નમસ્કાર છેલ્લા વર્ગમાં આપણે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને આપણે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ ની ગણતરીના ગ્રાફિકલ અભિગમથી પ્રારંભ કર્યો હતો તેથી આપણે ગઈકાલના વર્ગની ચર્ચા થી આપણી ચર્ચા ચાલુ રાખીશું ચાલો આપણે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ વિશે જે ચર્ચા કરી હતી તેને ફરીથી જોઈ લઈએ આપણે ચર્ચા કરી હતી કે કોન્વોલ્યુશન બીજું કઈ નહિ પરંતુ હોલ્ડિંગ છે હોલ્ડિંગ એટલે કે આપણે ફંક્શન્સ માંથી એકની મિરર ઇમેજ લઈએ છીએ જે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ નો ભાગ હશે અને પછી બે ફંકશનનું કન્વોલ્યુશન એ કન્વોલ્યુશન ઇન્ટિગ્રલ સુધી પ્રાપ્ત થાય છે જે આ રીતે વ્યાખ્યાયિત થાય છે y ∞f1f2t λdλ આ એ છે જેની આપણે કન્વોલ્યુશન ઇન્ટિગ્રલ વિષે ચર્ચા કરી હતી અને પછી આપણે સ્થાપિત કર્યું છે કે 𝑓1 અને 𝑓2 નું કન્વોલ્યુશન 𝑓𝑡 𝑓1𝑡 𝑓2 𝑡 તરીકે રજૂ થાય છે તેથી એ વ્યાખ્યાયિત કરે છે કે આ બંને ફંક્શન નું કન્વોલ્યુશન થઈ રહ્યુ છે અને આઉટપુટ 𝑦𝑡 છે હવે આપણે એ પણ સ્થાપિત કર્યું છે કે 𝑓1𝑡 ∗ 𝑓2𝑡 ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ ને સંબંધિત ફંક્શન્સ ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ ના ફક્ત ગુણાકાર 𝐹1𝑠𝐹2𝑠 દ્વારા મેળવી શકાય છે આનો અર્થ એ કે ટાઇમ ડોમેઇન નું કોન્વોલ્યુશન S ડોમેઇન માં ગુણાકાર બરાબર છે હવે આપણે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ ના મૂલ્યાંકનના ગ્રાફિકલ અભિગમ પર આપણી ચર્ચા શરૂ કરી હતી અને આપણે કહ્યું હતુ કે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરવાની ગ્રાફિકલ પ્રક્રિયામાં સામાન્ય રીતે ચાર પગલાં છે તે ચાર પગલાઓ છે પ્રથમ ફોલ્ડિંગ હતું એટલે કે આપણે એક ફંકશન જે આ કિસ્સા માં ℎ𝜆 છે તેની ઓર્ડિનેટ અક્ષ પર મિરર ઇમેજ લઈશું અને તેથી આપણને ℎ −𝜆 ની કિંમત મળશે પછી બીજું પગલું એ ડિસ્પ્લેસમેન્ટ છે જ્યાં આપણે ℎ −𝜆 ને શિફ્ટ અથવા ડિલે કરીએ છીએ જેથી આપણને ફંકશન h𝑡 𝜆 મળે છે ત્રીજુ ગુણાકાર છે અર્થાત આપણે ℎ 𝑡 𝜆 અને બીજું ફંક્શન 𝑥𝜆 નો ગુણાકાર શોધીએ છીએ અને પછી આખરે આપેલ સમય t માટે ઈન્ટીગ્રૅશન મેળવીશું આપણે 0 𝜆 𝑡 માટે ℎ 𝑡 𝜆 𝑥 𝜆 ના ગુણાકાર હેઠળના ક્ષેત્રની ગણતરી કરીશું અને પછી આપણને ફંક્શન ℎ અને 𝑥 નું કોન્વોલ્યુશન મળે છે હવે આ અભિગમ ને ચાલો આપણે એક ઉદાહરણ ની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે કહી શકીએ કે આપણી પાસે બે ફંક્શન છે એક છે 𝑥1𝑡 જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે અને 𝑥2 𝑡 પણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે આપણે શું કરવું છે આપણે 2 સિગ્નલ 𝑥1𝑡 𝑥2𝑡 નું કોન્વોલ્યુશન શોધવું છે તેથી ચાર પગલા જેની આપણે ચર્ચા કરી એને જ અનુસરીશું અને 𝑥1𝑡 𝑥2𝑡 નું કોન્વોલ્યુશન શોધવા પ્રયત્ન કરીશું તેથી કોન્વોલ્યુશન માટે નું પ્રથમ પગલું છે 𝑥1𝑡 ને ફોલ્ડ કરવું તેથી આપણે જોઈએ છીએ કે ફોલ્ડ કર્યા પછી એ આવું દેખાશે અને પછી આપણે તેને t થી શિફ્ટ કરીશું અને છેલ્લે t ની કોઈ બીજી કિંમત માટે બે ફંક્શન નો ગુણાકાર કરીશું અને પછી ઓવરલેપિંગ રિજિઅન નું ક્ષેત્રફળ મેળવવા ઈન્ટીગ્રૅશન કરીશું તેથી આપણે શું કરીશું પહેલાં આપણે મિરર ઇમેજ લઈશું જેથી 𝑥1 𝑡 ની મિરર ઇમેજ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હશે તેથી હવે તે 𝑥1 −𝜆 બની જશે તમે 𝜆 ને એક અક્ષ તરીકે લેશો જેથી હવે આકાર આના જેવો હોવાને બદલે તે મિરર ઇમેજ બની ગઈ છે હવે આકાર આના જેવો છે અને પછી આપણે ફંકશનને t દ્વારા શિફ્ટ કરીશું તેથી હવે જો તમે તેને t દ્વારા શિફ્ટ કરી શકો છો તો તે 𝜆 અક્ષમાં શિફ્ટ થશે અને હવે તેની રેન્જ 1 થી 0 જે મિરર ઇમેજ માં હતી તેની જગ્યાએ 𝑡 1 થી t ની વચ્ચે રહેશે હવે તે 𝑡 1 થી 𝑡 વચ્ચેની રેન્જ ધરાવે છે હવે જો તમે આ વિશિષ્ટ ફંક્શન કે જે 𝑥1𝑡 − 𝜆 છે તેને શિફ્ટ કરવાનું શરૂ કરો અને તમે 𝑥2 𝜆 પર શિફ્ટ કરશો કારણ કે અહીં તે હવે 𝑥2 𝜆 થઈ જશે તેથી આપણે આ બંને સિગ્નલને સમાન અક્ષ ઉપર મૂકીશું તો શું થશે હવે તમે t ના વિવિધ મૂલ્યો ના સંદર્ભમાં આ ઇન્ટિગ્રલ ને શિફ્ટ કરવાનું પ્રારંભ કરશો અને પછી આપણે શોધીશું કે t ના જુદા જુદા મૂલ્યોના કિસ્સામાં ઇન્ટિગ્રલ શું હશે તેથી પહેલા આપણે જોશું કે જયારે 0 𝑡 1 t ની મહત્તમ કિંમત આ સ્થિતિમાં એક હશે તેથી જ્યારે તમારી પાસે 1 આ પોઈન્ટ એ આવશે ત્યારે તેનો અર્થ એ કે આ બંને ફંક્શન વચ્ચે કોઈ ઓવરલેપ રહેશે નહીં તેથી આપણે શું કહી શકીએ આપણે કહીએ 𝑥1𝑡 ∗ 𝑥2𝑡 0 0 𝑡 1 આગળ ચાલો આપણે 1 𝑡 2 માટે જોઈએ તેથી હવે શું થશે તે બે સિગ્નલ 1 અને t વચ્ચે ઓવરલેપ થશે તેથી જો તમે આ ફંક્શન જે પહેલા અહીં હતું તેને શિફ્ટ કરી રહ્યા છો તો તમે જોશો કે 1 અને 𝑡 સમયની વચ્ચેના કેટલાક સમય માટે આ ફંક્શન ઓવરલેપ થશે બરાબર તેથી તમે હવે શું કરી શકો છો તે માટે તમે આ બંને ફંક્શનના કન્વોલ્યુશનને કન્વોલ્યુશન ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી શકો છો y1t21dλ2λ1t2t 1 1t2 હવે આપણે આ સિગ્નલ ને વધુ આગળ શિફ્ટ કરીશું અને આ દિશામાં પછી આપણે બે સિગ્નલ ના કન્વોલ્યુશન નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીશું 2 𝑡 3 તેથી જ્યારે તમે 2 𝑡 3 માટે જોશો ત્યારે સંપૂર્ણ રીતે ઓવરલેપ થાય છે અને ઓવરલેપ સંપૂર્ણપણે 𝑡 1 અને t ની વચ્ચે છે કારણ કે ફંક્શન 𝑥1 𝑡 𝜆ની રેન્જ 𝑡 1 થી t ની વચ્ચે છે તેથી શું થશે yt 1t21dλ2λt 1t2 2t3 હવે જયારે સમય 3 𝑡 4 મતલબ 𝑥1𝑡 − 𝜆 ફંક્શન નો કોઈ ભાગ 𝑥2 અને 𝑥1 વચ્ચે ઓવરલેપ થાય છે અને આ સિગ્નલના ઓવરલેપ નો સમયગાળો શું હશે ઓવરલેપ 𝑡 − 1 અને 3 ની વચ્ચે હશે હવે સમય 𝑡 4 માટે તમે જોશો કે હવે સિગ્નલ ઓવરલેપ નથી થતા તેથી આપણે કહી શકીએ કે 𝑡4 માટે 𝑦𝑡 0 છે હવે જો તમે બધા સમીકરણો ને ભેગા કરો તો આપણે કહી શકીએ કે કોન્વોલ્યુશન 𝑦𝑡 0 0 ≤ 𝑡 ≤ 1 2𝑡 − 2 1 ≤ 𝑡 ≤ 2 2 2 ≤ 𝑡 ≤ 3 8 − 2𝑡 3 ≤ 𝑡 ≤ 4 0 𝑡 ≥ 4 હવે જો તમે તેને પ્લોટ કરો તો તમને શું મળશે તમને મળશે કે 1 સુધી એ 0 છે અને પછી તેમાં વધારો થાય છે કારણ કે એ 2𝑡 - 2 છે પછી એ મહત્તમ કિંમત 2 સાથે તે અચળ છે અને પછી ફરી 8−2𝑡 કિંમત સાથે ઘટે છે અને છેલ્લે 0 થાય છે તેથી આ ફંક્શન 𝑦𝑡 જે તમને મળેલું છે એ બે ફંક્શન 𝑥1 અને 𝑥2 જે ઉદાહરણ માં બતાવ્યા હતા તેનું કોન્વોલ્યુશન છે હવે પછી નો પ્રશ્ન એ છે કે તમે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ ને સર્કિટ એનાલિસિસ માં કેવી રીતે ઉપયોગમાં લઇ શકો તેથી એક બીજા ઉદાહરણથી જોઈએ કે તમે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ ને સર્કિટ એનાલિસિસ માં કેવી રીતે ઉપયોગમાં લેશો ચાલો આપણે એક RL સર્કીટ લઈએ જે નીચેની આકૃતિમાં બતાવેલ છે આપણે કોઈ પણ સમય t પર એક્સાઈટેશન ના કારણે 𝑖0 નો રિસ્પોન્સ શોધવા કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરીશું જે આકૃતિ માં બતાવ્યું છે તેથી હવે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે આપણે પ્રથમ તકનીકનો જ ઉપયોગ કરવો જોઇએ કે જેમાં આપણે ચર્ચા કરી કે આપણે યુનિટ ઈમ્પલ્સ રિસ્પોન્સ ને પ્રથમ નિર્દેશ કરીશું જે સર્કિટમાં h𝑡 છે તેથી જ્યારે આપણે યુનિટ ઈમ્પલ્સ રિસ્પોન્સ નો ઉપયોગ કરીએ ત્યારે આપણે શુ કારવુ પડશે આપણે s ડોમેઈન માં યોગ્ય વિભાગ સિદ્ધાંત લાગુ કરીએ છીએ અને 𝑖0 ની કિંમત શોધીએ છીએ તેથી ચાલો પહેલા આ સર્કિટને s ડોમેઈન માં રૂપાંતરિત કરીએ તેથી જ્યારે તમે s ડોમેઈનમાં કન્વર્ટ કરો છો ત્યારે કરંટ સોર્સ 𝐼𝑠 બનશે રેઝિસ્ટન્સ સમાન રહેશે અને ઇન્ડકટર નું મૂલ્ય 1 H છે જે s બની જશે આ કિસ્સામાં કરંટ 𝐼0 છે આપણે આ ચોક્કસ સર્કિટનું ટ્રાન્સ્ફર ફંક્શન શોધવુ પડશે જે 𝐼0𝐼𝑠 છે તેથી ચાલો પહેલા આપણે 𝐼0 ની કિંમત શોધવા પ્રયત્ન કરીએ 𝐼0 એ કંઈ નથી પરંતુ જો તમે કરંટ ડીવીઝન નો અહીં ઉપયોગ કરો તેથી જ્યારે તમે કરંટ ડીવીઝનનો ઉપયોગ કરો ત્યારે કિંમત I01s1Is છે તેથી કરંટ ડીવીઝનની મદદથી તમને આ મળશે પછી તમે ટ્રાન્સ્ફર ફંક્શન શોધો HsI0Is 1s1 હવે જો તમે Hs નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેશો તો તમને શું મળશે hte tu અને આ સર્કિટ નો ઈમ્પલ્સ રિસ્પોન્સ છે ચાલો હવે જોઈએ કરંટ સોર્સ જે આ રીતે આપેલ છે is𝑡 𝑢𝑡 − 𝑢𝑡 − 2 તો શું થશે ફક્ત આટલા સમયગાળા માટે Is એક થશે બાકીના સમયગાળા માટે 0 રેહશે તેથી જયારે તમે Is ને બે યુનિટ સ્ટેપ ફંક્શન માં રૂપાંતરિત કરશો તો તમે તેને u𝑡 − 𝑢𝑡 − 2 આ રીતે રજુ કરી શકો કારણકે એ બે સેકન્ડ માટે ડિલે કરેલું છે હવે તમારી પાસે 𝑖𝑠 છે તમને સર્કિટનો ઈમ્પલ્સ રિસ્પોન્સ મળેલો છે આપણે હવે શું કરવાનું છે આપણે કન્વોલ્યુશન ઇન્ટિગ્રલ ની સહાયથી કોઈપણ સમય 𝑡 એ 𝑖0 ની કિંમત શોધી કાઢવી છે જેથી હવે આપણે શું કરીશું આપણે Is અને h ફંક્શન નું કન્વોલ્યુશન લઈશું તો આપણે શું લખી શકીએ આપણે 0tiht λdλ લખી શકીએ તેથી આપણે 𝑖 𝜆 𝑢 𝜆 𝑢 𝜆 2 કિંમત મૂકીશું તો પછી જ્યારે આપણે 𝑒−𝑡−𝜆𝑑𝜆 દ્વારા ગુણાકાર કરીએ ત્યારે તે ફરીથી તે જ મૂલ્ય છે જેની આપણે ગણતરી કરી હતી તેથી હવે આપણી પાસે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ શોધવા માટે તૈયાર છે હવે અહીં જો તમે આ વિશિષ્ટ ઇન્ટિગ્રલ ને જોશો તો તમે આ ઇન્ટિગ્રલ ને બે ભાગોમાં વહેંચી શકો છો ટાઇમ t શૂન્યથી બે વચ્ચેની રેંજ માટે આચોક્કસ મૂલ્ય શૂન્ય હશે કારણ કે તે એક હશે જ્યારે t બે કરતા વધારે હશે તેથી શૂન્યથી બે વચ્ચેનો સમય t આ શૂન્ય હશે તેથી આખરે આપણી પાસે ફક્ત આ જ બાકી હશે જે એક અને e t λબનશે કારણ કે જયારે t શૂન્યથી વધારે હોય આ 𝑢 𝜆 1 છે તેથી જ્યારે તમે ઉકેલશો ત્યારે તમને t ના શૂન્યથી બે સુધીના સમયગાળા દરમિયાન 𝑖0 ની કિંમત 1 e t મળશે હવે બે કરતા વધારે સમય t માટે તે કોઈપણ રીતે ત્યાં રહેશે તેથી જ્યારે તમે આ બે ટર્મ્સ ને અલગ કરો ત્યારે તમે સરળતાથી કહી શકો કે uλ e t - λdλ નુ ઇન્ટિગ્રલ બીજું કંઈ નથી પણ જે આપણે પાછલા પગલામાં ગણતરી કરી તે જ છે તેથી તમે સીધી કિંમત 1 e t મૂકી શકો છો અને પછી 𝑢 𝜆 2 ફંક્શન છે હવે આપણે જાણીએ છીએ કે આનું મૂલ્ય એક હશે જ્યારે ટાઈમ t બેથી t વચ્ચે હશે તેથી આપણે ઇન્ટિગ્રલની કિંમત બે થી t સુધી બદલીશું આ મૂલ્ય એક બનશે અને પછી e t - λdλ હવે જો તમે આને ઉકેલો અને સરળ બનાવશો તો તમને આ ચોક્કસ કરંટ નું મૂલ્ય e t મળશે તેથી આ પોઈન્ટએ કરંટ ખૂબ જ એક્સ્પોનેંશિયલી વધી રહ્યો છે તેથી જો તમને આ ચોક્કસ સિગ્નલ પર 𝑖0 ને પ્લોટ કરવાનું કહેવામાં આવે જેથી સમય t ના શૂન્યથી બે વચ્ચેના સમયગાળા મા તે એક્સ્પોનેંશિયલી વધે છે તેથી તમારો રિસ્પોન્સ આના જેવો હશે અને t ના બે કરતા વધારે માટે આ ટર્મ કોઈપણ રીતે અચળ છે તેથી રિસ્પોન્સ e t દ્વારા સંચાલિત થવો જોઈએ એટલે કે t ના બે કરતા વધારે માટે તે એક્સ્પોનેંશિયલી ઘટી રહ્યો હશે તેથી બે કરતા વધારે સમય t માટે 𝑖0 એક્સ્પોનેંશિયલી ઘટી જશે તેથી ઇનપુટ સિગ્નલ Is માટે આ કરંટ I0 નો રિસ્પોન્સ આવો હશે તેથી હવે તમે સમજી શકો છો કે તમે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ ની સહાયથી સર્કિટ્સને કેવી રીતે ઉકેલી શકો છો ચાલો હવે નેટવર્ક સ્ટેબિલિટી તરીકે ઓળખાતા બીજા ખ્યાલ તરફ આગળ વધીએ અહીં સર્કિટ સ્ટેબલ છે જો તેનો ઈમ્પલ્સ રિસ્પોન્સ બંધાયેલ હોય એટલે કે જ્યારે 𝑡 → ∞ છે ત્યારે ℎ𝑡 મર્યાદિત મૂલ્યમાં ક્ન્વેર્જ થાય છે અને જો તે અનસ્ટેબલ હોય તો st સીમા વગર વધે છે s t → ∞ તેથી ગાણિતિક દ્રષ્ટિએ તમે કહી શકો છો કે જયારે ત્યારે સર્કિટ સ્ટેબલ હોય છે હવે કારણ કે ટ્રાન્સફર ફંક્શન 𝐻𝑠 એ ઈમ્પલ્સ રિસ્પોન્સ ℎ𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે જેની આપણે ચર્ચા કરી છે તેથી આ ચોક્કસ સમીકરણ જાળવવા માટે 𝐻𝑠 ને ચોક્કસ આવશ્યકતાઓને પૂર્ણ કરવી જરૂરી છે તેથી આપણે જાણીએ છીએ કે આપણે સર્કિટના ટ્રાન્સફર ફંક્શન ને ND તરીકે લખી શકીએ છીએ જે અંશ અને છેદ છે ચાલો જોઈએ કે સ્ટેબિલિટી ના ક્રાઇટેરીઆ નું પાલન કરવા માટે 𝐻𝑠ના ક્રાઇટેરીઆ શું છે તેથી જ્યાં 𝑁 𝑠 0 ના રૂટ ને 𝐻 𝑠 ના ઝિરોઝ કહેવામાં આવે છે કારણ કે તેઓ 𝐻𝑠 0 બનાવે છે જ્યારે 𝐷 𝑠 0 ના રૂટને 𝐻𝑠 ના પોલ કહેવામાં આવે છે કારણ કે તેઓ 𝐻 𝑠→∞ કરે છે 𝐻𝑠 ના ઝીરો અને પોલ ઘણીવાર 𝑠 પ્લેન માં બતાવેલા હોય છે હવે 𝐻𝑠 ના ઝીરો અને પોલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મોટેભાગે s પ્લેનમાં સ્થિત હોય છે જેથી સામાન્ય રીતે પોલ ડાબા અડધા પ્લેન માં હોય છે અને ઝીરો અહીં અથવા ત્યાંના કોઈપણ સ્થાન પર હોઈ શકે છે અથવા ઇમેજીનરી અક્ષ પર હોઈ શકે છે spn હવે ક્રાઇટેરીઆ શું છે તેથી સર્કિટ માટે સ્ટેબલ રહેવા માટે બે મૂળભૂત આવશ્યકતા છે પ્રથમ તે કે N ની ડિગ્રી 𝐷 𝑠 ની ડિગ્રી કરતા ઓછી હોવી આવશ્યક છે જો તે ન હોય તો તમે તેને રજુ કરો તો તે શું થાય HknSnkn 1Sn 1k1sk0RD આ એક એક્સપ્રેશન જેવું છે જે તે મૂલ્યો માટે છે જેમા અંશ ની ડિગ્રી છેદ ની ડિગ્રી કરતા વધારે હોય અને કેટલાક રેસિડ્યુઅલ હોય જ્યાં રેસિડ્યુઅલ ની ડિગ્રી છેદ કરતા ઓછી હોય તેથી જ્યારે તમે NDને વિભાજીત કરો અને તમે સરળ બનાવો ત્યારે તમે H𝑠 ને કઈક વિશેષ વત્તા કઈક રેસીડયુઅલ ભાગ્યા છેદ વડે રજૂ કરી શકો છો હવે જો તમે આ ચોક્કસ એક્સપ્રેશન જોશો તો H𝑠 લોન્ગ ડિવિઝન ના શેષ ભાગ ની ડિગ્રી 𝐷 ની ડિગ્રી કરતા ઓછી છે તેથી જ્યારે t ઇન્ફીનિટી તરફ જાય ત્યારે આ કોઈપણ રીતે સ્ટેબલ રહેશે પરંતુ જો તમે આ ચોક્કસ ભાગ ને જુઓ તો આ ભાગ એ 𝐻𝑠 ને ઇન્ફીનિટી તરફ લઇ જાય છે જ્યારે તમે s ની કિંમત ઇન્ફીનિટી સુધી મૂકો આને કારણે 𝐻𝑠 અનસ્ટેબલ રહેશે તેથી આ સિસ્ટમ ના સ્ટેબલ થવા માટે પ્રથમ આવશ્યકતા એ છે કે 𝑁𝑠 ની ડિગ્રી 𝐷𝑠 ની ડિગ્રી કરતા ઓછી હોવી જોઈએ તેથી જ્યારે તમે 𝐻𝑠 નું ઇન્વર્સ લો ત્યારે તે સ્ટેબીલીટી ની કંડિશન ને પૂર્ણ કરશે નહીં તેથી જ્યારે તમારી પાસે s અંશમાં સ્વતંત્ર જથ્થા તરીકે હોય ત્યારે આ H𝑠 ને ફાઇનાઇટ થવાની મંજૂરી આપશે નહીં H𝑠 ના લાપ્લાસ ઇન્વર્સ ના ઇન્વર્સ ને ફાઇનાઇટ થશે જ્યારે t ઇન્ફીનિટી તરફ જશે તેથી જ N ની ડિગ્રી 𝐷𝑠 ની ડિગ્રી કરતા ઓછી હોવી જોઈએ હવે બીજી શરત એ છે કે H𝑠 ના બધા પોલ જે છેદના સમીકરણ એટલે કે 𝐷 0ના બધા રૂટ છે તેની પાસે નેગેટિવ રિઅલ ભાગ હોવા જોઈએ

તેનો અર્થ એ કે બધા પોલ s પ્લેનના ડાબા ભાગમાં આવેલા હોવા જોઈએ જો તમે પ્લેન જોશો તો પોલ ફક્ત ડાબા ભાગમાં જ હોવા જોઈએ તેથી આ બે શરતો છે જે આપણે સર્કિટના H𝑠 ની સ્ટેબલ રહેવાની જરૂરિયાત તરીકે અનુસરવાની છે હવે આપણે જાણીએ છીએ કે આપણે આ સ્વરૂપમા H𝑠 ને રજુ કરી શકીએ છીએ તેથી જો તમે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લો તો hk1e p1tk2e p2tkne pnt મળશે હવે જો તમે આ વિશેષ સમીકરણનું અવલોકન કરો તો તમે જોશો કે દરેક પોલ 𝑝𝑖 નું મૂલ્ય પોઝિટીવ હોવું જ જોઈએ જે પોલ ને ડાબી બાજુના પ્લેનમાં 𝑠 −𝑝𝑖 બનાવે છે પછી તમે જોશો કે જો આ પોઝિટીવ છે તો આ વિશિષ્ટ એક્સપ્રેશન 𝑒−𝑝 હશે જે એક્સપોનેંશિયલી ઘટી રહ્યુ છે જે સુનિશ્ચિત કરે છે કે ℎ𝑡 બાઉંડેડ છે એટલે કે તે સમય t મા વધારા સાથે તે કોઈ ચોક્કસ મૂલ્યમાં કોનવેર્સ થાય છે હવે અનસ્ટેબલ સર્કિટમાં તે તેની સ્ટેડી સ્ટેટ વેલ્યુ પર ક્યારેય પહોંચશે નહીં કારણ કે ટ્રાન્ઝીઅંટ રિસ્પોન્સ શૂન્ય સુધી ઘટતો નથી જો P પોઝિટીવ હોવાને બદલે નેગેટિવ હોય તો તે એક્સ્પોનેંશિયલી વધતી ટર્મ છે તો પછી શું થશે તે તેની સ્ટેડી સ્ટેટ વેલ્યુ સુધી કદી પહોંચશે નહીં તે એક્સ્પોનેંશિયલી ઘટી રહ્યું નથી તે એક્સ્પોનેંશિયલી વધી રહ્યું છે તે કિસ્સામાં ટ્રાન્ઝીઅંટ રિસ્પોન્સ શૂન્ય સુધી ઘટતો નથી તેથી માત્ર સ્ટેબલ સર્કિટ્સને સ્ટેડી સ્ટેટ એનાલિસીસ લાગુ પડે છે હવે ચાલો જોઈએ કે આપણે આપણા ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ સાથે કેવી રીતે સહ સંબંધ બતાવી શકીએ જો સર્કિટ પેસીવ એલિમેંટ્સ થી બનેલી હોય જે RLC છે અને ઇંડિપેન્ડેંટ સોર્સિસ સર્કિટનો ભાગ હોય તો આ સિસ્ટમ સ્ટેબલ નહીં હોઈ શકે આ અનસ્ટેબલ નહીં હોઈ શકે કારણ કે જો તે અનસ્ટેબલ છે તો પછી તે લાગુ કરશે કે જ્યારે સોર્સ શૂન્ય પર સેટ કરવામાં આવે ત્યારે વોલ્ટેજ ના કેટલોક બ્રાંચ કરંટ મા અનિશ્ચિત વધારો થાય છે જે સર્કિટમાં પ્રેક્ટિકલી થતું નથી જે RLC ઘટકો ધરાવતા હોય છે કારણ કે R તે ઘટક છે જે રિસ્પોન્સ ના ઘટાડા માટે જવાબદાર છે તેથી પેસીવ ઘટકો આવી અનિશ્ચિત વૃદ્ધિ ઉત્પન્ન કરી શકતા નથી તેથી પેસીવ સર્કિટ ક્યાં તો સ્ટેબલ હોય છે અથવા શૂન્ય રિઅલ ભાગોવાળા પોલ હોય છે તેથી તેનો અર્થ શું છે જ્યારે આપણે આ ઉદાહરણ જોશું ત્યારે આપણે ચર્ચા કરીશું ચાલો આપણે આ ચોક્કસ કેસ જોશું જો તમારી પાસે શ્રેણી RLC સર્કિટ છે તો શ્રેણી RLC સર્કિટનું ટ્રાન્સફર ફંક્શન Hs V0Vs દ્વારા આપી શકાય છે તેથી જો તમે ગુણોત્તર ને ભેગા કરો તો Hs V0Vs 1sCRLs1sC 1LCs2sRL1LC તેથી છેદનું એક્સ્પ્રેશન બનશે D𝑠 𝑠2 𝑠𝑅𝐿 1𝐿𝐶 0 હવે આ કેરેક્સ્ટરિસ્ટિક સમીકરણ જેવું જ છે જે આપણે શ્રેણી RLC સર્કિટ ના આ કિસ્સામાં પ્રાપ્ત કરીએ છીએ જેથી હવે આપણે શું કહી શકીએ આપણે કહી શકીએ કે આ ચોક્કસ સર્કિટમાં બે પોલ હશે અને તેની કિંમત હશે p12 α±2 02 જ્યાં αR2L 01LC અને આ આપણે જોયું જ છે જયારે આપણે શ્રેણી RLC સર્કિટ વિશે ચર્ચા કરતા હતા તેથી હવે જો તમે આ એક્સ્પ્રેશન ને r l અને c ને શૂન્યથી વધુ માટે જુઓ તો હંમેશા બે પોલ પ્લેન ના ડાબા ભાગમાં હશે આ સૂચવે છે કે સર્કિટ હંમેશા સ્ટેબલ હોય છે જો કે જ્યારે તમે જુઓ કે 𝑅0 𝛼0 સર્કિટ ઓસિલેટરી બને છે જો કે આદર્શ રીતે તે શક્ય છે પરંતુ તે પ્રેક્ટિકલી થતું નથી કારણ કે r ક્યારેય શૂન્ય થશે નહીં આ કિસ્સામાં જ્યારે તમારી પાસે 𝑅 0 𝛼 0 છે આ વિશિષ્ટ સ્થિતિ લાગુ થશે પેસીવ સર્કિટ્સમાં શૂન્ય વાસ્તવિક ભાગો સાથે હોલ હશે તેથી જ્યારે આપણા પોલ કાલ્પનિક અક્ષ પર હશે ત્યારે તમે જોશો કે વાસ્તવિક ભાગ શૂન્ય છે અને રિસ્પોન્સ ઓસિલેટરી હોય છે તેથી આની સાથે આપણે આપણું આજનું સેશન બંધ કરી શકીએ છીએ અને હવે પછીના સેશનમાં પણ આ વિશેષ પાસા પર આપણી ચર્ચા ચાલુ રાખીશું આભાર